આ વ્યાખ્યાનમાં આપણે નવા વિષય થી શરૂઆત કરીશું જે રેન્જ ઇમેજ પ્રોસેસિંગ પર છે તો ચાલો પહેલા સમજીએ કે રેન્જ ઇમેજ એ શું છે રેન્જ ડેટા એ ૨ બે અને અર્ધ ડી અથવા ત્રિ પરિમાણીય દ્રશ્યની રજૂઆત માટે હોય છે તેને બે અને અર્ધ ડી કહેવામાં આવે છે કારણ કે તમારી પાસે ડેટાના રૂપમાં ફક્ત સપાટીની માહિતી હોય છે જે સપાટી પરના છૂટાછવાયા પિક્સેલ્સ છૂટાછવાયા પોઇન્ટ્સ છે જે એક ઇમેજ તરીકે રજૂ થાય છે તેથી આ કંઈક આ રીતે રજૂઆત થાય છે જે કહે છે કે આ ફંકશન d i j છે અને તે અનુરૂપ સીન પોઈન્ટ નું અંતર રેકોર્ડ કરે છે તેથી જ્યારે કોઈ ઇમેજમાં જ્યારે આપણે પિક્સેલ પરના ઇમેજના એરેની રજૂઆતને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આપણે રેન્જ ઇમેજમાં જે મૂલ્ય મેળવ્યું છે તે ઇન્ટેન્સિટી નથી પરંતુ સપાટીના પોઈન્ટ માટેનું અંતર છે તેથી આ મૂલ્ય ડી જે આ પોઈન્ટએ અને આ વર્ગીકરણ પર રેકોર્ડ થયેલ છે આ સપાટી પોઇન્ટ્સના આ વર્ગીકરણ જે ડિસક્રીટાઈઝ જગ્યા નિર્દેશ કરે છે તે એક ફંક્શનલ વર્ગીકરણ છે જે મને રેન્જ ડેટા આપે છે અથવા આપણે કેટલીકવાર આ ડેટાને ડેપ્થ ડેટા તરીકે પણ ધ્યાનમાં લઈએ છીએ જે આપણે રેન્જ ડેટા માટે ઉપયોગમાં લીધેલ અન્ય નામ પણ છે પણ તે ૩ ડી સીન પોઇન્ટસ્ અથવા પોઇન્ટ ક્લાઉડના સેટ તરીકે પ્રદાન કરી શકાય છે તેથી ફક્ત ફરી સમજાવવા માટે કે માની લો કે આ એરે ઈન્ડેક્ષ પોઝિશન i j આપવામાં આવી છે અને અનુરૂપ ફંક્શનલ મૂલ્ય તે f i j છે પછી પિક્સેલ મૂલ્યનો x y z કોઓર્ડિનેટ i j છે જેથી આ અનુરૂપ સ્થાન fi j તરીકે અલગ ૩ પરિમાણીય જગ્યામાં આ રીતે આપવામાં આવે છે તેથી જો હું આ ફોર્મમાં આ તમામ રજૂઆતોના તમામ મુદ્દાઓના સંગ્રહને ધ્યાનમાં લઈશું તો આપણને 3 ડી સીન પોઇન્ટનો સમૂહ મળે છે આપણી પાસે રેન્જ ડેટા માટે અહીં ડાબી બાજુ લાગતાવળગતા ઇન્ટેન્સિટી ની ઇમેજ બતાવવામાં આવી છે અને જમણી બાજુ તેનો ડેટા રેન્જ જે ડેટા માઇક્રોસોફ્ટ કાઈનેક્ટ સેન્સરનો ઉપયોગ કરીને અહીં કેપ્ચર કરવામાં આવ્યો છે એવા ઘણા સિદ્ધાંતો છે કે જેના પર રેન્જ ઇમેજિંગ થાય છે આપણે સ્ટીરિયો ઇમેજિંગ સિસ્ટમ વિશે પહેલાથી જ ચર્ચા કરી છે અને આપણે ચર્ચા કરી છે કે સ્ટીરિયો ઇમેજિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ૩ પરિમાણીય ઇમેજની માહિતીની ગણતરી કેવી રીતે કરી શકાય તેથી આ પ્રકારની સિસ્ટમ એ નિષ્ક્રીય ઇમેજિંગ સિસ્ટમ છે અને જે તમને રેન્જ ઇમેજ પણ પ્રદાન કરશે પરંતુ ત્યાં અન્ય પ્રકારની સિસ્ટમો છે જ્યાં તમને ઉચ્ચ રીઝોલ્યુશન રેન્જ ઇમેજ મળે છે અને તે એક્ટિવ રેન્જ સેન્સર અથવા એક્ટિવ રેન્જ સેન્સિંગ મિકેનિઝમ્સ છે જેનું પાલન થાય છે એક્ટિવ એ અર્થમાં છે કે અહીં તમારે સીનની અંદર ડેપ્થ ને શોધવા માટે કોઈ ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવાની જરૂર છે જે તમે ઊર્જાના ચોક્કસ સ્ત્રોતમાંથી એક કિરણ પ્રગટાવી શકો અને પ્રકાશ દ્વારા તમારે ડેપ્થની ગણતરી ધ્યાનમાં લેવી જોઈએ તેથી ત્યાં ત્રણ વિવિધ પ્રકારના એક્ટિવ સેન્સિંગ મિકેનિઝમ્સ છે એક ફ્લાઇટ સેન્સરનો સમય છે જ્યારે બીજો એક ત્રિકોણ આધારિત સેન્સર અને સ્ટ્રક્ચર્ડ લાઇટ આધારિત સેન્સર છે તો ચાલો હું એક પછી એક તે સિદ્ધાંતો સમજાવું તેથી ફ્લાઇટ રેન્જ સેન્સરના સમયમાં પ્રકાશ સ્રોત તરીકે સામાન્ય રીતે જે છે તેને આપણે લેસર લાઇટ સ્રોત કહીએ છીએ અને તે પ્રકાશ પાડીએ અથવા આપણે તે પોઈન્ટથી પલ્સડ લેસર પ્રસારિત કરીએ છીએ અને તે ફરીથી તે પ્રતિબિંબિત લેસર સિગ્નલ આપે છે તેથી તે પલ્સીસ્ ને શોધીને તમે ફ્લાઇટનો સમય અથવા સિગ્નલનું પ્રસારણ અને પ્રતિબિંબના સમયગાળાને માપી શકો છો તેથી જો તમે પ્રકાશનો વેગ જાણો છો આપણે બધા પ્રકાશના વેગને જાણીએ છીએ તો પછી તમે ફક્ત તે જ સમય સાથે ગુણાકાર કરશો જે તમને બે ગણું અંતર આપે છે તેથી તે એક સિદ્ધાંત છે તમારી પાસે સ્રોત અને ડિટેક્ટર બંને એકસાથે સ્થિત છે કારણ કે જ્યાંથી તમે ટ્રાન્સમિટિંગ કરો છો તે જ સ્થાન પર તમે શોધી પણ રહ્યાં છો તેથી સીધા જ તમે તે સ્થાનથી ટૂંકો માર્ગ મેળવશો કારણ કે પ્રકાશ તે દિશામાં ટૂંકા માર્ગ દ્વારા જ પ્રવાસ કરે છે તમે આ ડેપ્થ દ્વારા મેળવી શકો છો તેથી આ સંબંધમાં ખૂબ જ સરળ છે જો તમે આ સમયને માપી શકો તો તમે પ્રકાશની ગતિથી ગુણાકાર કરો અને પછી તમને બે ગણું અંતર મળશે જેને બે ભાગવાથી વાસ્તવિક અંતર મળશે તેથી આ પ્રકાશ સ્રોત I છે કારણ કે તે અહીં પલ્સ લેસર બતાવવામાં આવ્યો છે તેથી તે ફ્લાઇટ લાઇટનો લેસર આધારિત સમય છે તે એક રેન્જ સેન્સર છે ત્યાં વિવિધ પ્રકારનાં લેસર હોય છે ત્યાં લાઇટ ડિટેક્શન અને રેન્જિંગ લાલ લેસર્સ હોય છે ત્યાં સેન્સર હોય છે અથવા લેસર લેડર સેન્સર હોય છે અને આ એકદમ પ્રખ્યાત લિડર અથવા લેડર આધારિત સેન્સર છે અને તમે આપેલ દિશામાં ફક્ત એક જ સપાટીના પોઈન્ટ અને એક સપાટી પોઈન્ટની ડેપ્થને માપી રહ્યા છો તેથી તમારે લેસર બીમની દિશા વડે કુશળતાપૂર્વક આખી સપાટીને સ્કેન કરવી પડશે અને ત્યાં મૂવિંગ મિરર છે તમે બીમ સ્કેન કરવા માટે મૂવિંગ મિરરનો ઉપયોગ કરી શકો છો તેથી એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા મિરરના ખૂણાઓ બદલાઇ શકે છે અને તે મુજબ લેસર બીમની દિશા બદલાઈ શકે છે અને આપેલ પૂર્વનિર્ધારિત માર્ગમાં તમે શોધી શકો છો કે પ્રતિબિંબ ક્યાંથી આવે છે તેની ડેપ્થ શું છે અને તે જ રીતે તમે સપાટી પોઇન્ટ્સ મેળવી શકો છો તેથી ત્યાં આ પ્રકારના સેન્સિંગની મર્યાદા એ છે કે ત્યાં લઘુતમ નિરીક્ષણ સમયની મર્યાદા છે કારણ કે જે પદ્ધતિ દ્વારા તમે જાણો છો કે તમે પલ્સ લેસર શોધી શકો છો તેની પહોળાઈ લેસર પલ્સ એ સમયગાળો છે એક વસ્તુ એ પલ્સનો સમયગાળો છે અને બીજી વસ્તુ એ ઈમિટિંગ પલ્સ લેસરના સેમ્પલિંગ ઇન્ટરવલ્સ છે તેથી તમે આ મર્યાદાને જાણો છો આ તમારા નિરીક્ષણ સમયને મર્યાદિત કરી રહ્યું છે અને તમારા ન્યુનતમ અંતરને તે જાણશે જે અવલોકનક્ષમ છે જે તે ઓછામાં ઓછા નિરીક્ષણ સમય દ્વારા પણ મર્યાદિત છે અન્ય પ્રકારનો સેન્સર અન્ય પ્રકારનો સિદ્ધાંત એ ત્રિકોણ આધારિત સેન્સર છે જ્યાં તમે આ વિશિષ્ટ આકૃતિમાં જોઈ શકો છો કે લેસર બીમ માટે કોઈ સ્રોત છે તે કોઈ પણ પ્રકાશ સ્રોત હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે લેસરનો ઉપયોગ આ કિસ્સામાં પણ થાય છે તેથી તમે તે પ્રકાશને કોઈ ચોક્કસ સપાટીના પોઈન્ટ પર પ્રોજેક્ટ કરો છો અને પછી તે પ્રકાશનું પ્રતિબિંબ કેમેરા દ્વારા કેદ કરવામાં આવશે તેથી કેમેરાની ઇમેજીસ માંથી તમે પ્રતિબિંબિત પાથનો પોઈન્ટ મેળવી શકો છો જો કેમેરા અને પ્રકાશ સ્રોત બંને કેલિબ્રેટ કરે છે તો તમે આ બે લાઇનોનું સમીકરણ મેળવી શકો છો કેમ કે આપણે સ્ટીરિયો ભૂમિતિ ના પહેલાનાં વ્યાખ્યાનોમાં ચર્ચા કરી છે કે જો હું આ ૨ કિરણોની દિશાઓ 3 પરિમાણમાં મેળવી શકું તો આ બંને રેખાઓનું આંતરછેદ તમને અનુરૂપ ત્રિ પરિમાણીય પોઈન્ટ આપશે તેથી આ ઇમેજિંગ સિસ્ટમ તે બધું જ કેલિબ્રેટ કરે છે તેથી કેમેરા કેલિબ્રેશનથી આપણે શોધી શકીએ છીએ કે ઇમેજ પ્લેનમાં કેમેરાના કયા પિક્સેલથી પ્રકાશિત થાય છે જ્યાંથી પ્રકાશ પ્રતિબિંબિત પ્રકાશ કેમેરામાં આવી રહ્યો છે તેથી તમે ત્રિ પરિમાણીય કોઓર્ડિનેટ સિસ્ટમમાં આ કિરણના સમીકરણ માં કિરણની દિશા જાણી શકો છો કે જે તમે કેમેરા પરિમાણો ના સમીકરણથી મેળવી શકો છો તેવી જ રીતે લેસર બીમના કોઓર્ડિનેટ સ્થાનને જાણીને અને તે પણ કેલિબ્રેટ કરીને i j ની કિંમત પણ જાણીને તમે જ્યારે આ લેસરને પ્રસારિત કરી રહ્યા હોવ અથવા આ પ્રકાશને તે દિશામાં સ્થાનાંતરિત કરી રહ્યા હોવ ત્યારે તે પોતે પણ એન્કોડ થયેલ હોય છે અથવા તે સિસ્ટમમાં તે પણ જાણીતું છે પછી તમે આ ખાસ દિશા ખાસ કિરણ વિશેના સમીકરણ મેળવી શકો છો અને તેમને હલ કરીને તમે ત્રિ પરિમાણીય દ્રશ્યની માહિતી મેળવી શકો છો તેથી ત્યાં વિવિધ રીતો છે કે જેના દ્વારા તમે નિર્ધારિત કરી શકો છો કે દિશાઓ કે જેના દ્વારા આ કિરણ દ્વારા પ્રસારિત કરવામાં આવી છે તેથી તે વિવિધતાઓ છે તેથી આ તે છે જે બીમના પૂર્વનિર્ધારિત સ્કેનીંગ પાથ માટે જાણીતું છે અને પછી સમીકરણો હલ કરવા માટે અને તે આ કેમેરામાં જોવા મળે છે અને તમે તે 3 ડી પોઇન્ટ મેળવવા માટે ત્રિકોણ લાગુ કરી શકો છો હવે આ સમાન સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે મેં એક ખાસ સમયે ફક્ત એક જ દિશા માટે ઉલ્લેખ કર્યો છે તમે ફક્ત એક જ દિશા નિર્દેશ કરતા સપાટીના પોઇન્ટ માટે માહિતી મેળવી શકો છો હવે તમારે આ દિશાઓ બદલવી પડશે તમારે અનુરૂપ કિરણને તમે જાણો છો તે અનુરૂપ સ્કેન કરવા માટે કોઈ પૂર્વનિર્ધારિત માર્ગમાં પ્રકાશિત થતાં પ્રકાશિત સ્રોતમાંથી અથવા પ્રત્યેક સમયે એક કેલિબ્રેટ પાથમાં તમારે ઇમેજ પ્લેનમાં i j ના કોઓર્ડિનેટ ને જાણવું જોઈએ જે તમને આ કિરણની સીધી રેખાના સમીકરણ નું અનુરૂપ સમીકરણ આપશે અને તમે પણ આ પ્રકાશને કારણે કેમેરામાં ઇમેજ પોઇન્ટનું અવલોકન કરી રહ્યાં છો અને તે પ્રકાશપૂર્ણ પોઈન્ટ ને આપણે અલગ રાખીશું અમે તમને આ ચોક્કસ મુદ્દાને સરળતાથી ઓળખવામાં મદદ કરીશું અને તમે આ ત્રિકોણાકાર કાયદો લાગુ કરી શકો છો હવે તમે જે તકનીક જાણો છો જે સિદ્ધાંતોની મેં ચર્ચા કરી છે તેનો ઉપયોગ કરીને ત્રિકોણાકારને જાણવું તે ખૂબ ધીમું છે કારણ કે તમે જાણો છો કે તમારે સંબંધિત પોઈન્ટ માટેના દરેક પોઇન્ટ માટે શૂટિંગ રે ધ્યાનમાં લેવું જોઈએ જો હું કહું તો તમે સંબંધિત ઇમેજ ના પ્લેનને જાણો છો તેથી આ તે છે જો હું કહું કે આ તે પ્લેન છે જ્યાં તમે રેકોર્ડ કરી રહ્યાં છો તમે કોઈ ચોક્કસ દિશાઓને ઓળખો છો જેમ કે તે સ્ટ્રક્ચર્ડ લાઇટના કિસ્સામાં અથવા પ્રકાશ સ્રોતના કિસ્સામાં કેમેરાના ઇમેજ પ્લેનની જેમ કાર્ય કરે છે તેથી એક કિરણના પ્રોજેક્ટને બદલે તમે શું કરી શકો તમે ઊભી રીતે પ્રોજેક્ટ કરી શકો છો તમે જાણો છો કે સપાટી પર પ્રકાશ એ પોતે ઊભી પટ્ટી બરાબર છે તેથી જેનો અર્થ છે કે આ ઊભી રેખા સાથેની તમારી બધી દિશાઓ પટ્ટીમાં એન્કોડ થઈ ગઈ છે અને જ્યારે તમે આને સેન્સ કરતાં હોવ ત્યારે તે સપાટી પર આધારિત રહીને બેડોળ રીતે જે બરાબર સીધું ના હોય તેમાં પણ સંવેદિત થઈ શકે છે તેથી આ પોઈન્ટથી આ પોઈન્ટ આને અનુરૂપ કેલિબ્રેટ થાય છે કે આ આને અનુલક્ષે છે જે પૂર્વનિર્ધારિત છે જે આપણને સિસ્ટમ ઇમેજિંગ સિસ્ટમથી જ જાણે છે અને આ પોઈન્ટ આને અનુરૂપ છે અને જો તમે આ પાથને ઇન્ટરપોલેટ કરી શકો છો તો પછી તમે તે પ્રકાશની પટ્ટીના વિશિષ્ટ પોઈન્ટને અનુરૂપ દરેક પોઈન્ટ માટે તેને મેળવી શકો છો તેથી તમારે ફક્ત એક જ પ્રોજેક્શન થી ઘણી વખત પ્રોજેક્ટ કરવાની જરૂર નથી તમે બધી સપાટીની માહિતી મેળવી શકો છો જે સપાટીના પોઇન્ટ્સ છે તેથી જે આ પ્રકાશ પટ્ટી પર પડેલો છે તેથી આને સ્ટ્રક્ચર્ડ લાઇટ રેન્જ સેન્સિંગ સિસ્ટમ કહેવામાં આવે છે કારણ કે લાઇટ પોતે જ અલગ અલગ પેટર્નમાં રચાયેલ છે આ એક ખૂબ જ પરિચિત પેટર્ન છે વર્ટીકલ પટ્ટીઓ ખૂબ જ પરિચિત પેટર્ન છે અને આ પેટર્નમાં પ્રોજેક્ટેડ રેની 3 ડી પોઝિશન પહેલેથી જ એન્કોડ થયેલ છે અને તે એન્કોડિંગ્સનો ઉપયોગ સપાટીના પોઇન્ટ્સ નક્કી કરવા માટે કરવામાં આવે છે તેથી આ સારાંશ છે તેથી તમારે આ મિકેનિઝમ દ્વારા પ્રોજેકટેડ પટ્ટી પર પડેલા તમામ સીન પોઇન્ટ્સની 3 ડી સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ તેથી બીજી રીત કે જેના દ્વારા સ્ટ્રક્ચર્ડ લાઇટિંગનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે અને જ્યાં પ્રોજેક્ટ કરવાને બદલે પરંતુ માત્ર એક જ ઊભી પટ્ટીથી ફરીથી સપાટી પર સ્કેન કરીને અને તમારે તે કિસ્સામાં વધુ સંખ્યામાં પ્રોજેક્શનની જરૂર પડશે પરંતુ તમે વર્ટીકલ પટ્ટીની સ્થિતિને એન્કોડ કરીને m પ્રોજેક્ટેડ પેટર્ન્સ ની દ્રષ્ટિએ વર્ટીકલ પટ્ટી દ્વારા કરી શકો છો તેથી દરેક પેટર્ન સપાટીના કોઈ ઝોનને ઓળખવાનો પ્રયત્ન કરશે અને છેવટે તે તમે જાણો છો તેમ પિક્સેલ પ્રકાશિત થાય છે કે નહીં તેના નિરીક્ષણના અનુરૂપ m પેટર્નમાં પ્રોજેક્શન રે માં પટ્ટીઓનું નિરીક્ષણ કરીએ છીએ પછી તમને 2m ટીપ્સ મળશે અને આ રીતે તમે 2m પટ્ટીઓ મેળવી શકો છો અને ફક્ત m પેટર્નનો ઉપયોગ કરીને તમારી પાસે 2m હોઈ શકે છે મેં અંદાજિત સપાટીઓ પર 2m પટ્ટીઓ નો તફાવત નથી કર્યો અને દરેક માટે તમે ફરીથી ત્રિકોણાકારના કાયદાને લાગુ કરી શકો છો જેમ કે આપણે સ્ટ્રક્ચર્ડ લાઇટિંગ માટે ચર્ચા કરી હતી તેથી માત્ર એક ઉદાહરણ છે તેથી તમારી પાસે આ પેટર્નની સંખ્યામાં પટ્ટીઓ છે સામાન્ય રીતે તે દરેક નવી પેટર્ન પર બમણી થઈ જાય છે આ એક વિશિષ્ટ મિકેનિઝમની ચોક્કસ પ્રકારની સ્ટ્રક્ચર્ડ લાઇટ પેટર્ન છે અને દરેક લાઇટ પોઇન્ટ m બીટ બાઈનરી કોડ સાથે સંકળાયેલ છે અને તેની ઇમેજ તમારા કેમેરાના સીનમાં જોવા મળે છે અને ત્યાંથી તમે ત્રિકોણાકારના નુકસાનને હલ કરી શકો છો તેથી આ આકૃતિ બતાવી રહ્યું છે કે આ પેનલ ખરેખર કોઈ ચોક્કસ પટ્ટીને m પેટર્નની મદદથી કેવી રીતે એન્કોડ કરવામાં આવી છે તમે અહીં જોઈ શકો છો કે આ કિરણને ધ્યાનમાં લો અને અહીં વર્ટીકલ પટ્ટીઓ ધ્યાનમાં લો તેથી આ પટ્ટી એન્કોડ થયેલ છે તેથી આ સ્થાનની પેટર્નમાં કહી શકાય કે તે ૧ થાય પ્રકાશિત છે જ્યારે આ દાખલામાં આ વિશિષ્ટ પટ્ટી 0 છે અને ફરી એક વાર તે ૧ થાય છે તેથી જો તમે m પેટર્નનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારી પાસે આવી m પટ્ટીઓ હશે અને તે તમને બાઇનરી સ્ટ્રિંગ માટે લંબાઈ m આપશે અને તેથી તમને 2m આવી અલગ અલગ પેટર્ન્સ મળશે તેથી કોડ શબ્દ ૧૦૧ હોઈ શકે છે અને તે તમે ત્યાં મૂકી રહ્યાં છો તે પેટર્ન પર આધારિત છે અને તે આ અનુરૂપ પટ્ટીને ઓળખે છે અને ફરીથી ત્રિકોણાકારના નિયમનો ઉપયોગ કરીને તમે સપાટી પરના તે ચોક્કસ પટ્ટીઓ પર પડેલા બધા દ્રશ્યો માટેની બધી ડેપ્થની માહિતી મેળવી શકો છો હવે તમારી પાસે અન્ય પ્રકારની કોડિફિકેશન છે જે સ્પાશિયલ અથવા પ્રોજેકટેડ રે ની દિશાને જાણે છે જ્યાં તમે ધ્યાનમાં લઈ શકો છો કે તમારી અને આ પદ્ધતિમાં તમે તેને પ્રોજેક્ટ કરી નથી જે તમે ઘણી વખત જાણો છો તો તમે શું કરી શકો તમે ફક્ત એક જ વાર પ્રકાશિત કરી શકો છો પરંતુ પ્રોજેકટેડ રેસ્ ની ગ્રીડ પર સ્પાશિયલ પેટર્નની વિવિધતા છે તેથી દરેક વિવિધતા અને તે વિશિષ્ટ રીતે કોઈ ચોક્કસ સ્થાન પર દેખાઈ રહી છે તેથી જેનો અર્થ એ છે કે જો હું કોઈ ઇમેજ ધ્યાનમાં કરું છું ધારો કે તમારી પાસે એક પ્રોજેકટેડ રે છે અને હું ઉલ્લેખ કરતો હતો કે તમે કેલિબ્રેટ પ્રકાશ સ્રોત દ્વારા કિરણ ની દિશા ઓળખવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી આ સ્થાનને વિવિધ આકારના પેટર્ન્સ દ્વારા મોડ્યુલેટેડ કરવામાં આવે છે જેના દ્વારા આ લાઇટ્સ ને અંદાજવામાં આવે છે તેથી તે દૃશ્યમાન સપાટી પર દેખાશે એટલે કે તે શોધી શકાય છે તે નરી આંખે દેખાઈ શકે નહીં પરંતુ તે કેમેરા સેન્સર દ્વારા શોધી શકાય છે આ પેટર્ન શોધી શકાય છે જે આકાર અને રંગમાં પણ બદલાય છે સાથે જ કદમાં પણ બદલાય છે અને આ વિશિષ્ટ પેટર્નને અનન્ય રૂપે બતાવાય છે ઉદાહરણ તરીકે તે કેન્દ્રિય પોઈન્ટને અનન્ય રૂપે બતાવે છે તેથી અન્ય સ્થળોએ તમારી પાસે અન્ય પ્રકારની ભિન્નતા હશે તેથી સ્થાનની દરેક પેટર્નને આ સ્થાનને અનન્ય રૂપે ઓળખવામાં આવશે તેથી ત્યાં એક રીઝોલ્યુશન સ્પાશિયલ રીઝોલ્યુશન છે જેના દ્વારા તમે આ દિશાઓને એન્કોડ કરી શકો છો જે આ તકનીકની મર્યાદા છે પરંતુ જો કે ફાયદો એ છે કે ફક્ત એક જ પ્રોજેક્શન તમને બધા એન્કોડેડ રે આપી શકે છે જે ઓબ્જેક્ટને પ્રકાશિત કરે છે તેથી ઓબ્જેક્ટમાં તમને એક સાથે બધા એન્કોડ કરેલા રે મળી રહ્યા છે અને તે પ્રોજેકટેડ પેટર્ન્સ છે અને જો હું ઇમેજનું નિરીક્ષણ કરી શકું તો ગમે ત્યાં તે પેટર્ન્સનું નિરીક્ષણ કરી શકું છું તેથી પેટર્નથી તેથી તમે ફક્ત તમારી અપેક્ષિત પેટર્ન અને આ પેટર્નની લાઇબ્રેરીના સંદર્ભમાં આ પેટર્ન સાથે મેળ ખાતા શોધી શકો છો પછી તમે જાણો છો કે આ આ સ્થાનની એક ઇમેજ છે તેથી અને પછી તમે ત્રિકોણ લાગુ કરી શકો છો તેથી આ તકનીક ખૂબ અસરકારક છે તે ઇમેજિંગને ખૂબ જ ઝડપી બનાવે છે અને તમારી ઇમેજિંગ સિસ્ટમ પણ આ તકનીકને અનુસરીને સસ્તી થઈ જાય છે તમે સમજી શકો તેમ ઇમેજીસ નું રીઝોલ્યુશન ઓછું થશે તેથી મેં કહ્યું તેમ ચર્ચા તરીકે તે કદ અને રંગોમાં ભિન્ન હોય તેવા સ્પાશિયલ રૂપે ગોઠવાયેલા પોઇન્ટ્સ ગોઠવી શકાય છે તેથી આ સ્પાશિયલ પેટર્ન્સનું એક ઉદાહરણ છે જે નેબરહૂડ ની વિશિષ્ટતા દર્શાવે છે ઉદાહરણ તરીકે જો હું આ સ્થાનને આ આજુબાજુના સ્થળોને ધ્યાનમાં લઈ શકું તો કદાચ એકરૂપ હોય તેવા તમને કોઈ અન્ય સ્થાનો નહીં મળે જેની તમારી પાસે જેવા રંગો અથવા રંગીન પોઇન્ટ્સ છે તેવી સમાન વ્યવસ્થા હોય તેથી ત્યાં મુશ્કેલ માર્ગો છે કે જેના દ્વારા તમે આ પેટર્નને ડિઝાઇન કરી શકો છો અને જ્યારે તમે કેમેરામાં અનુરૂપ પેટર્ન શોધી શકો છો ત્યારે તમે તે ચોક્કસ પેટર્ન પણ શોધી રહ્યા છો અને તે આ સ્થાનની એક ઇમેજ છે તેથી આ સ્થાન પહેલાથી જ એન્કોડ થયેલ છે ત્યાં કિરણ નું એક વિશિષ્ટ સ્થાન અથવા દિશા છે જે તેમના પ્રોજેક્શનના પ્લેનના બે ઈન્ડીસિસ દ્વારા ફરીથી આપવામાં આવે છે જો હું કહું છું કે રે ને સ્વતંત્ર બનાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરી શકો છો તમે તેને હલ કરવા માટે ત્રિકોણાકાર લાગુ કરી શકો છો તેથી તે એક કોડ વર્ડ પૂરી પાડે છે જે કેલિબ્રેટ પ્રકાશ પોઈન્ટ સાથે સંકળાયેલ છે અને તેને ઓબ્જેક્ટ પર બહુંબધાં પ્રોજેક્શન ની જરૂર નથી જે ફાયદાકારક છે અને આ કોડ વર્ડ તેની આસપાસના પોઈન્ટના નેબરહૂડ માંથી પ્રાપ્ત થયો છે જે મેં તેના સિદ્ધાંતની ચર્ચા કરતી વખતે પણ સમજાવ્યું હતું તેથી એક ઉદાહરણ ફરી એકવાર હું અહીં દર્શાવેલ રેન્જ ઇમેજનું સમાન ઉદાહરણ છે કારણ કે આ ચોક્કસ સેન્સર જે માઇક્રોસોફ્ટ કાઇનેક્ટ સેન્સર છે જે રીતે મેં સ્પાશિયલ પેટર્ન્સ માં ઉલ્લેખ કરેલું તેમ સમાન સપાટીના પોઇન્ટ મેળવવા માટે સ્પેકલ પેટર્નવાળી ઇન્ફ્રારેડ લેસર લાઇટનો અને અનુરૂપ પ્રકાશિત પોઇન્ટ્સને એન્કોડ કરવા માટે તેનો ઉપયોગ કરે છે તમે જોઈ શકો છો કે બંને ઈમેજીસ એક જ કેમેરા દ્વારા લેવામાં આવી છે તેમાં અનુરૂપ ઓપ્ટિકલ ઇમેજ છે તેથી કાઇનેક્ટ પાસે ઓપ્ટિકલ કેમેરો પણ છે અને આની સાથે ત્યાં એક રેન્જ કેમેરા રેન્જ ડેપ્થ સેન્સર્સ પણ છે જે આ સિદ્ધાંતને અનુસરીને લેવામાં આવે છે તેથી તેથી જ તમે કાઇનેક્ટ દ્વારા લીધેલી ઇમેજીસને RGBD ઇમેજીસ તરીકે ઓળખવામાં આવે છે અહીં RGB ઓપ્ટિકલ ઇમેજના લાલ લીલા વાદળી ઘટકો માટે વપરાય છે અને ડી રેન્જ ઇમેજ ડેપ્થ માટે વપરાય છે તેથી જ્યારે અમે આ તકનીકો વિશે ચર્ચા કરી ત્યારે અમે ઉલ્લેખ કર્યો છે કે મોટેભાગે આ પ્રકાશ સ્રોત જેનો ઉપયોગ આ પ્રકારના પ્રોજેક્શન માટે થાય છે તે લેસરો છે હવે તમે LASER નું પૂર્ણ નામ જાણો છો કે લાઇટ ઍમ્પલિફિકેશન બાય સ્ટીમ્યુલેટેડ ઈમિશન ઓફ રેડીએશન છે હવે લેસરો શા માટે વપરાય છે તમે સ્ટ્રક્ચર્ડ લાઇટ માટે અને ખાસ કરીને અલબત્ત ત્રિકોણાકાર યોજનાઓ માટે કોઈપણ સામાન્ય પ્રકાશ સ્રોતનો ઉપયોગ કરી શક્યા હોત પ્રકાશના સમય માટે તમારે સુસંગત સ્ત્રોતની જરૂર હોય છે જ્યાં લેસરોનો ઉપયોગ કરવો પડે પરંતુ અન્ય કિસ્સાઓમાં પણ લેસરોનો ઉપયોગ સામાન્ય રીતે સામાન્ય લાઇટની તુલનામાં થાય છે પ્રથમ કારણ છે કે તે ઓછા વજનવાળા સ્રોતોથી સરળતાથી તેજસ્વી બીમ પેદા કરે છે તેથી તે લેસરોનો એક ફાયદો છે તે પછી તે બીમ પેદા કરવા માટે ઇન્ફ્રારેડ બીમ અને ઇન્ફ્રારેડ લેસરોનો ઉપયોગ પણ થઈ શકે છે અને જેનો ઉપયોગ ગમે તે રીતે થઈ શકે છે જેનો અર્થ છે કે દર્શકને તે સ્પેકલ પેટર્નથી ખલેલ પહોંચશે નહીં દર્શક વિચલિત થશે નહીં અથવા સામાન્ય પ્રવૃત્તિઓ અવરોધશે નહીં અથવા ખલેલ પહોંચાડતી માહિતી પ્રદાન કરશે નહીં અથવા ઓબ્જેક્ટ્સનો નજારો જોવામાં આવે છે તેને એબ્સ્ટ્રેક્ટ કરશે તેથી આજકાલ આ ઇન્ફ્રારેડ બીમ મોટેભાગે આ પેટર્ન્સ બનાવવા માટે વપરાય છે ખાસ કરીને માઇક્રોસોફ્ટ કાઇનેક્ટ માં તેનો ઉપયોગ થાય છે અને ગેમિંગ વગેરે જેવી ક્રિયાઓમાં ભાગ લેનાર અથવા દર્શકને ખલેલ પહોંચાડ્યા વિના કાઇનેક્ટ કેમેરાનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકે છે લેસરો માટે પણ આ બીજી સારી સુવિધા છે કે જે નાની બીમ આપવા માટે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે અને લેસરની આવર્તન પણ જે એક જ આવર્તન છે અને તે શોધવાનું સરળ છે કે જે તેનો એક ફાયદો છે તે સંપૂર્ણ સ્પેક્ટ્રમ સ્ત્રોતો જેટલું રિફ્રેક્શન થી વિખેરી નખાતું નથી તેથી આ બીજો ફાયદો છે અને ત્યાં સેમિકન્ડક્ટર ઉપકરણો છે જે ટૂંકી પલ્સ સરળતાથી બનાવે છે તેથી આ એક કારણ છે કે વરસાદના સેન્સર્સમાં અન્ય સામાન્ય પ્રકાશ સ્રોતનો ઉપયોગ કરવાને બદલે લેસરોનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને સેન્સર જ્યાં એવા વિકલ્પો છે કે જે અન્ય પ્રકાશ સ્રોતોનો ઉપયોગ કરી શકે છે સ્ટ્રક્ચર્ડ લાઇટ આધારિત સેન્સરમાં લેસરોનો ઉપયોગ થાય છે જેની અમે ચર્ચા કરી હતી તેથી ચાલો હું અહીં એક વિરામ આપું અને આપણે હજી સુધી વિવિધ સેન્સિંગ પદ્ધતિ વિશે ચર્ચા કરી છે અને પછીના વ્યાખ્યાનથી આપણે રેન્જ ડેટાને પ્રોસેસ કરવા માટે વિવિધ સિદ્ધાંત અને ફંડામેન્ટલ્સ વિશે ચર્ચા કરીશું ખાસ કરીને ડિફરેનશિયલ ભૂમિતિ ના વિવિધ ખ્યાલો પર ટૂંકી ચર્ચા થશે જે રેન્જ ઇમેજીસના સપાટીના પોઇન્ટ્સને લાક્ષણિકતા આપવા માટે ઉપયોગી છે આ સાથે મને અહીં રોકાવા દો તમારા ધ્યાન બદલ આભાર